તેથી ચાલો આપણે તે જ વસ્તુ સાથે આવીએ જે આવર્તન નિયંત્રણ ચાલુ રાખે છે આગળ એક ગતિ લાક્ષણિકતાઓવાળા રાજ્યપાલ છે બરાબર તેથી આપણે ત્યાં સુધી જોયું છે કે હાઈડ્રો પ્લાન્ટના કિસ્સામાં તમારી સ્ટીમ ટર્બાઇન અથવા હાઇડ્રો ગેટ હોવાના કિસ્સામાં તેમાં તે વાલ્વ છે તેથી જ મેં વરાળ અથવા પાણી લખ્યું છે પાણી ખરેખર પાવર પ્લાન્ટ માટે જ છે આ ટર્બાઇન્સ શાફ્ટથી જનરેટ થાય છે અને આ ભાગ લાભ ત્યાં એકીકૃત છે અને એક અતિરિક્ત પ્રતિક્રિયા લૂપ આર ત્યાં વપરાય છે બરાબર તેથી ત્યાં એક પ્રતિસાદ સાથે સ્થિર રાજ્ય પ્રતિસાદ સાથેના રાજ્યપાલ જેને આપણે પછીથી કોલ કરીએ છીએ તેને આ આર જોશે ખરેખર આપણે કહીએ છીએ કે તે તમારા સ્પીડ રેગ્યુલેશન પરિમાણ છે તેથી આ પ્રતિસાદ બરાબર લેવામાં આવ્યો છે એકવાર તમે આ કરો અને આ એક પહેલેથી જ મેં તમને કહ્યું કે આ એક શાફ્ટ છે તેથી તમારી ગતિ અથવા આવર્તન શાફ્ટથી સંવેદનામાં આવી રહી છે કારણ કે જનરેટર અને ટર્બાઇનને એક સાથે જોડવામાં આવે છે અને જો તે 50 હર્ટ્ઝ સિસ્ટમ છે તે બરાબર ફરે છે તો તે 3000 આરપીએમ થી જમણી બાજુ 3000 સિંક્રનસ સ્પીડ જનરેટર સિંક્રનસ જનરેટર રોટેટર સિંક્રનસ સ્પીડ પર ફેરવી રહી છે જો તે 50 હર્ટ્ઝ સિસ્ટમ બરાબર છે અને તેથી અમે ગતિ અથવા આવર્તનને સંવેદનામાં લગાવીએ છીએ જો તમને તે ગતિ સમજાય છે જે 𝜔 𝜔 બરાબર છે 2𝜋 અને તેથી આવર્તન પણ બરાબર છે તેથી અને આ સંદર્ભ સમૂહ બિંદુ છે આ સંદર્ભ આવર્તન અને તફાવત છે ΔF હું શું કરીશ ΔF મેં લખેલ મૂડી છે પરંતુ આપણે ΔF ને નાના લઈ શકીશું કારણ કે આ નાનું છે તેથી તે મહત્વનું નથી કે તે મૂડી છે અથવા નાના બંને સમાન છે અને આ અતિરિક્ત પ્રતિસાદ જે સ્પીડ ગવર્નર સંચાલિત પેરામીટર આર બરાબર સ્પીડ રેગ્યુલેશન પરિમાણ છે આ પ્રતિસાદ લેવામાં આવે છે હવે આપણે શું કરીશું તેથી જ્યારે બે કે તેથી વધુ જનરેટ કરનારા એકમો સમાન સિસ્ટમ સાથે જોડાયેલા હોય ત્યારે જ આઇસોક્રોનસ છે આઇસોક્રોનસ તમને કહે છે કે તેનો અર્થ એ છે કે સતત ગતિ દરેક પેદા કરનારા એકમનો ઉપયોગ કરી શકાતો નથી ગતિ અધિકાર જે ચોક્કસ ગતિ સમાન હશે તેનો અર્થ એ કે જો તમે માનો છો કે તમારી પાસે બે કે તેથી વધુ જનરેટર છે સંદર્ભ ગતિ સેટિંગ સમાન હોવી જોઈએ પરંતુ તમે જો જાતે જ સેટ કરી રહ્યા હોવ તો તે સચોટ નહીં હોય તેથી યુદ્ધના ટગ હશે જો બે જનરેટર વચ્ચે બે જનરેટર્સ હોય અને જો તમારી પાસે બે કરતા વધારે જનરેટર્સ છે તો તમે જે જનરેટરો છે તે વચ્ચે યુધ્ધ ટગ હશે દરેક જણ તેની આવર્તનને તેની સેટિંગ સેટ કરવાનો પ્રયાસ કરશે તે ટાળવા માટે આ સ્પીડ રેગ્યુલેશન પેરામીટરનો ઉપયોગ દરેક પેદા કરતા એકમ માટે થાય છે બરાબર અન્યથા તેથી જ મેં લખ્યું છે નહીં તો તેઓ એકબીજા સાથે લડે છે દરેક સિસ્ટમની આવર્તનને તેની પોતાની સેટિંગમાં નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશે મારો મતલબ કે આ સેટિંગ છે તેથી જો તમારી પાસે બે કે તેથી વધુ જનરેટર છે તો પછી દરેક જણ તેની પોતાની સેટિંગ સેટ કરવાનો પ્રયાસ કરશે બરાબર તેથી જ આ સ્પીડમાં ડ્રૂપ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે તેથી સમાંતર ગવર્નર્સમાં કાર્યરત બે કે તેથી વધુ પેદા કરનારા એકમો વચ્ચે સ્થિર લોડ ડિવિઝન માટે એક લાક્ષણિકતાઓ પ્રદાન કરવામાં આવે છે જેથી ભાર વધતાની સાથે ગતિ ઓછી થાય આનો અર્થ એ કે આ પ્રતિસાદ જરૂરી છે આ પ્રતિસાદ બરાબર જરૂરી છે અને નિયમન અથવા સ્પીડ ડ્રૂપ લાક્ષણિકતા આકૃતિ 4 માં બતાવ્યા પ્રમાણે ઇન્ટિગ્રેટરની આસપાસ સ્થિર રાજ્ય પ્રતિસાદ લૂપ ઉમેરીને મેળવી શકાય છે આ સંકલન કરનારની આજુબાજુ આ આકૃતિ 4 છે તમે જે કહો છો તેના પ્રતિસાદનો બરોબર ઉપયોગ કરવામાં આવે છે તેથી જ્યારે તમે આનો ઉપયોગ કરો છો ત્યારે સ્પીડ રેગ્યુલેશન પેરામીટર કહેવામાં આવશે તે પછી જોશે હવે અંજીરના રાજ્યપાલ આકૃતિ 4 ના સ્થાનાંતરણ કાર્ય આનો અર્થ એ કે ફક્ત આ ભાગ હવે જોશે ફક્ત આ ભાગ ફક્ત આ ભાગ ટર્બાઇન જનરેટર પાછળથી જોશે આ બાજુ પછી જોશે પરંતુ ફક્ત આ ભાગ આ રાજ્યપાલ વાલ્વ ΔE નું આઉટપુટ છે આ આઉટપુટ છે બરાબર તેથી આપણે આકૃતિ 5 માં બતાવ્યા પ્રમાણે કહીશું તેનો અર્થ એ કે અહીં જે હું કરું છું તે આ છે આ તમારો આ ભાગ છે કારણ કે જ્યારે તમે આ વસ્તુને તમારા જમણા હાથની તરફ જુઓ છો અને આ ડાબી બાજુ છે પરંતુ આ ભાગ શું કરશે હું તેનો આ અર્થ કરીશ અમે તેને બ્લોક ડાયાગ્રામ બનાવવામાં 180 ડિગ્રીની સલામતીથી બનાવીશું તેથી આ ભાગ આ બાજુ આવશે પરંતુ મારો અર્થ ફક્ત દેખાવ છે કે બધું જ સરસ છે તેથી આ તમારું ΔF છે આ છે 𝑓 − 𝑓𝑟 જો તમે આમાં નજર કરો તો ΔF ની છે કે અહીં તમે જેને કોલ કરો છો ΔF તે જ વસ્તુ છે જે નાની છે ΔF વસ્તુ જ યોગ્ય મૂડી છે તેથી આ તમારી બાજુ છે જે તમે 𝑓 − 𝑓𝑟 બનાવી રહ્યા છો આઉટપુટ ΔF છે તેથી જુઓ આ ΔF છે તેનો અર્થ એ કે આ જમણો હાથનો ભાગ તમે ડાબી બાજુથી જમણી બાજુ બનાવી રહ્યા છો તે બધુ જ છે તેથી અને પછી આ લાભ છે અને આ ઇન્ટિગ્રેટરintegratorસંકલન કરનાર છે તો આ લાભ છે અને ઇન્ટિગ્રેટર એટલે 1 𝑆 અને આઉટપુટ જુઓ અહીં તે વાલ્વ પોઝિશન ΔE નું આઉટપુટ છે તેથી આ ΔE છે અને સ્થિર અવસ્થા પ્રતિસાદ આ આર અહીં ડાબી બાજુ આવે છે તે આના જેવું છે પરંતુ આપણે આ બાજુ લઈ જઇએ છીએ તેથી જ તમે જે રીતે આ બોલશો તે માઈનસ માં આર છે તેથી માઈનસ ΔF છે તેથી આ ખરેખર માઈનસ ΔF છે અને ત્યાં તે તમારો આર પ્રતિસાદ છે તો તે માઈનસ ΔF અને માઈનસ આર છે બરાબર તેથી આ તે છે જેને તમે રાજ્યપાલના બ્લોક ડાયાગ્રામને કહો છો રાજ્યપાલનો અર્થ છે આ ભાગ પરનો આ ભાગ બરોબર છે જો હું તેને આના જેવું બનાવું છું મારો અર્થ આ ભાગ આ રાજ્યનો ભાગ છે તેથી એકવાર તમે આને બનાવો અને આ જમણી બાજુ છે ખરેખર અમે તેને તમે ડાબી બાજુ કોલ કરો છો તે સ્થળાંતર કરી દીધું છે કારણ કે તમે જે કોલ કરો છો તેનાથી આગળ વધશે કે તમારા રાજ્યપાલ પછી તમારા ત્યાં વરાળ વાલ્વ અથવા રાજ્યપાલ છે પછી તે ટર્બાઇનમાં જશે પછી જમણી બાજુ જનરેટર ભાગ પર જશે તેથી આ જ કારણ છે પરંતુ આ અવરોધ આ સમાન છે અને આ એક સમાન છે ફક્ત આ ભાગ આ બાજુ અને આ બાજુથી લાવવામાં આવી રહ્યો છે તેથી જો તમે જો તમે જેને કોલ કરો છો તો તમારું ઘટાડેલું બ્લોક ડાયાગ્રામ લેવાનો પ્રયાસ કરો તેથી અહીં મેં લખ્યું છે કે તે ΔF છે પછી તે માઈનસ 1𝑅 છે જો તમે તેને ઘટાડશો અને તે 1 1 𝑆𝑇𝑔 થશે અને આ ΔE વસ્તુઓ કેવી રીતે આવી રહી છે ફક્ત આ જુઓ કે ધારો કે આ તે છે આ બ્લોક ડાયાગ્રામમાં આ ΔF માઈનસ R છે તો તે મૂળભૂત રીતે હશે −ΔF RΔE × 𝐾𝑆 બરાબર તો અહીં પણ તે ΔE છે તેથી તે તમારા ΔF નો ઘટાડો થશે બરાબર છે અને પછી તમે જેને આ કોલ કરો છો તે છે અહીં ΔE ઇનપુટ છે તેથી 𝑅ΔE તેથી માઈનસ 𝑅ΔE તેથી માઈનસ 𝑅ΔE બ્રેકેટbracketકૌંસ પૂરો ગુણ્યા 𝐾𝑆 જમણા ઇન્ટીગ્રેટરમાં બંધ થાય છે અને આ તે આઉટપુટ ΔE ની બરાબર છે તેથી જો તમે આને સરળ બનાવશો જો તમે આને સરળ બનાવશો તો તે 𝑆ΔE −KΔF − KRΔE or 𝑆ΔE KEΔE −KΔF તેથી તમારે ΔE ને કોમન લેવો પડશે તેથી તે 𝐾𝑅 𝑆ΔE −KΔF હશે હવે તમે શું કરશો બંને બાજુ તમે KR દ્વારા વિભાજીત કરો તેથી તે બને બાજુ KR થી વિભાજીત કરવું પડશે અથવા તમારું શું તમે આ K K થી રદ કરવામાં આવશે અને તે વ્યાખ્યાયિત કરો કે 𝑇𝑔 તે 1𝐾𝑅 ને તમે જે કોલ કરો છો તેની બરાબર છે તેથી તમારો અર્થ એ છે કે આ તમે લખી શકો છો 1 𝑆𝑇𝑔ΔE −ΔFR બરાબર તેથી બરાબર તેથી જ આ બ્લોક ડાયાગ્રામ લખાયેલ છે ΔF −1𝑅 ગુણ્યા 11 𝑆𝑇𝑔 બરાબર તેથી આ કિસ્સામાં ફક્ત એક મિનિટ જુઓ તો તમે આમાંથી શું કરો છો આમાંથી આ આ રીતે લખ્યું છે તેનો અર્થ એ છે કે આપણે આની જેમ લખી શકીએ છીએ આ રીતે તમે લખી શકો છો તેથી આ બ્લોક ડાયાગ્રામ પણ તેને આની જેમ બનાવે છે તેનો અર્થ આ સમીકરણ જો તમે બ્લોક ડાયાગ્રામમાં મૂકશો તો આ સમીકરણ રચિત જો તમે બ્લોક ડાયાગ્રામ ફોર્મ માં મૂકશો તો આ તમારું ઇનપુટ ΔF હશે અને આ તમારું −1𝑅 ગુણ્યા 11 𝑆𝑇𝑔 તો આઉટપુટ તમારું ΔE છે તેથી આ તમારું ΔF છે તેથી સમાન બ્લોક ડાયાગ્રામ સમાન વસ્તુ કે મેં તમને આ સરળ ડેરીવેસનderivationવ્યુત્પન્ન બતાવ્યું મેં તમને તે અહીં કેવી રીતે મેળવી રહ્યાં છે તે બતાવ્યું તેનો અર્થ એ કે આ તમારી તો પછી 𝑇𝑔 એટલે શું અને 𝑇𝑔 એ 1𝐾𝑅 ની બરાબર છે આ ખરેખર છે ઘણીવાર આપણે ગવર્નર સમયને સતત કહીએ છીએ તે બીજામાં છે તે બીજા જમણે છે 𝑔 તેથી તેનો અર્થ છે કે આ બ્લોક ડાયાગ્રામ માં ઘટાડો થયો છે આ ખરેખર રાજ્યપાલ ભાગનું રાજ્યપાલ ટ્રાન્સફર કાર્ય છે આ ΔF આવી રહ્યું છે જ્યાંથી તે પછીથી જોશે જ્યારે બધું પૂર્ણ થશે તેથી આ ખરેખર ગતિ નિયામક ગવર્નર ડ્રૂપ લાક્ષણિકતાઓનું બ્લોક ડાયાગ્રામ છે ડ્રૂપ લાક્ષણિકતાઓ આ બધી ડ્રોપ લાક્ષણિકતાઓની બરાબર હોય છે અથવા કેટલીકવાર આપણે રેગ્યુલેશન સિસ્ટમના નિયમન પરિમાણને કોલ કરીએ છીએ બરાબર શા માટે આર ઝડપ નિયમન પરિમાણ છે અથવા ક્યારેક આપણે ડ્રુપને કૉલ કરીયે છીએ અને 𝑇𝑔 બરાબર 1𝐾𝑅 છે તે રાજ્યપાલનો ટાઇમ કોન્સ્ટન્ટ રાઈટ્ છે આગળ આ સ્પીડ રેગ્યુલેશન છે જે આર છે તેથી સ્પીડ રેગ્યુલેશન પરિમાણ આર ની કિંમતો તે આકૃતિ 6 માં બતાવ્યા પ્રમાણે જનરેટિંગ યુનિટની લોડ લાક્ષણિકતા વિરુદ્ધ સ્થિર સ્ટેટ આવર્તન નક્કી કરે છે તેથી આ આપણે જે પણ મૂલ્ય બરાબર પસંદ કર્યું છે તે આકૃતિ 6 માં બતાવ્યા પ્રમાણે જનરેટિંગ યુનિટની લાક્ષણિકતા વિરુદ્ધ સ્થિર સ્ટેટ આવર્તન નક્કી કરો ધીમે ધીમે અને ધીરે ધીરે આ જોશું તેથી જો તમે આકૃતિ 6માં જુઓ તેથી ΔF અહીં આ જાણો 𝑓0 𝑓 તેથી તમે જે પણ લો માનો કે તમારી પાસે આ આવર્તન છે આ આવર્તન છે અને 𝑓0 એ છે કે નજીવી સિસ્ટમ આવર્તન બરાબર કહે છે અને આ એકમ દીઠ પાવર આઉટપુટ છે આ મહત્તમ 100 ટકા કહે છે તેથી 1 યુનિટ દીઠ અને આ સ્પીડ ડ્રોપ લાક્ષણિકતા છે 𝑓0 એ નજીવી સિસ્ટમ આવર્તન છે જેનો અર્થ છે જો ઓપરેટીંગ આવર્તન 50 હર્ટ્ઝ છે તો 𝑓0 એ 50 હર્ટ્ઝ છે જો ઓપરેટીંગ આવર્તન 60 હર્ટ્ઝ હશે તેથી તે 60 હર્ટ્ઝ બરાબર હશે તો આ તમારું છે કે કોઈ ભાર ન માની લો કે આ તમારું છે આ કે કોઈ લોડ પર ઓપરેટિંગ આવર્તન તમારી નજીવી સિસ્ટમ આવર્તન કરતા થોડું વધારે છે અને આ તે સંપૂર્ણ લોડ પૂર્ણ લોડનો અર્થ છે તેથી ઉત્પાદન કરતું એકમ 100 ટકા લોડ થયું માની લો કે તે એકમ દીઠ છે ધારો કે તમારું જનરેટિંગ યુનિટ 100 મેગાવોટ છે અને જો તે 100 મેગાવોટ પર કાર્યરત છે તો તેને પૂર્ણ લોડ કહેવામાં આવે છે અને આ તમારું 𝑓𝐹𝐿 કે પ્રત્યય સંપૂર્ણ ભાર છે એફએલનો અર્થ પૂર્ણ લોડ છે અને આ 𝑓𝑁𝐿 પ્રત્યય એનએલનો અર્થ કોઈ ભાર નથી અને આ નજીવી આવર્તન છે હવે લાક્ષણિકતાઓ રેખીય અધિકાર છે રેખીય લાક્ષણિકતા છે અને આ તમારા ΔP ધારો કે શક્તિમાં પરિવર્તન થાય છે ધારો કે તે કેટલીક આવર્તન એફ પર કાર્યરત છે એમ કહો કે આ વાદળી શાહી કેટલીક આવર્તન એ આડી લીટી બનાવે છે તેથી ΔF ખરેખર 𝑓0 𝑓 હશે તેથી આર ઢાળ આ કારણ કે આ ઢાળ છે તેથી આર ΔF ΔP હશે ધારો કે આ વિચાર કંઈક છે ધારો કે મશીન નજીવી આવર્તન 𝑓0 બરાબર એ સમયે કાર્યરત હતું તે સમયે તમે જે શક્તિને કહો છો તે કહેતું હતું કે તે હતું 𝑃1 અને જ્યારે તેમાં વધુ લોડ વધારવામાં આવે છે તેથી તે સમયે આવર્તન ઘટશે જો વાસ્તવિક શક્તિમાં વધારો તેથી આવર્તન ઘટશે તેથી જ ધારો કે તે એફ પર નીચે આવી ગયું છે તે સમયે આ તફાવત 𝑃2 માફ કરશો આ વીજ ઉત્પાદન 𝑃2 છે તેથી ΔP અહીં હશે જો તમે લખો ΔP ખરેખર 𝑃2 − 𝑃1 બરાબર હશે અને તેવી જ રીતે ΔF 𝑓0 − 𝑓 બરાબર છે તેથી આ લાક્ષણિકતા આરનો ઢાળ ΔF ΔP ની બરાબર છે જે તે અહીં લખાયેલ છે તેથી તેમાંથી તમે શું મેળવી શકો છો જેને તમે કહો છો કે ઢાળ આ રેખીય લાક્ષણિકતા છે તેથી અને આ એકમ દીઠ તમારું એક છે તેનો અર્થ એ કે તમે જેને કોલ કરો છો તે જનરેટિંગ યુનિટ દ્વારા ઉત્પન્ન થતી તમારી મહત્તમ શક્તિ છે અને આ આવર્તન હર્ટ્ઝમાં છે આ એકમ દીઠ છે અને આ પાવર આઉટપુટ છે અને અથવા તમે વાલ્વ અથવા ગેટ પોઝિશન સાંભળો લખી રહ્યા છો એકમ દીઠ ગમે તે માની લેવું તે લોસલેસ સિસ્ટમ છે તેથી પાવર યુનિટમાં ભલે તે પાવર આઉટપુટ હોય અથવા વોલ્ટેજ હોય અથવા ગેટ પોઝિશન હોય તે એકમ દીઠ હોઈ શકે છે તેઓ સમાન વાલ્વ રહેશે એટલે વરાળ વાલ્વ અથવા ગેટ એટલે કે હાઇડ્રો ગેટ યુનિટ દીઠ આ સમાન રહેશે તેથી જ મેં પાવર આઉટપુટ અથવા વાલ્વ સ્લેશ ગેટ પોઝિશન બરાબર લખી છે તેથી પ્રતિ એકમ બધું જ સરખું રહેશે તો બીજી વાત છે તેથી આ એક સ્પીડ ડ્રૂપ રાઇટ સ્પીડ ડ્રૂપવાળા સ્ટેટ સ્ટેટસ લાક્ષણિકતા ગવર્નર એટલે કે સ્પીડ ડ્રૂપ લાક્ષણિકતા આર છે હવે તેથી અહીં આપણે ફ્રીક્વન્સી ગુણોત્તર લખી રહ્યા છીએ ડેવીએસનનો ΔF દરવાજાની સ્થિતિમાં વાલ્વમાં ફેરફાર કરવા માટે કે જે ΔE અથવા પાવર આઉટપુટ ΔPજી આર ની બરાબર છે તેનો અર્થ એ છે કે આ સમીકરણ 1 છે જ્યારે આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ જ્યારે અમે તે સમયે આંકડા લઈશું ત્યારે તમે જોશો બરાબર ઉદાહરણ તરીકે 4 ટકા ડ્રોપ અથવા નિયમન એટલે કે 4 ટકા આવર્તન વિચલન વાલ્વ પોઝિશન અથવા પાવર આઉટપુટ રાઇટમાં 100 ટકા ફેરફારનું કારણ બને છે ધારો કે તમે ફક્ત સમજવાના ખાતર છો ધારો કે તમે શક્તિ ઉત્પન્ન કરી રહ્યા છો મહત્તમ ક્ષમતા 100 મેગાવોટ છે અને 4 ટકા ડ્રોપ અથવા નિયમનનો અર્થ છે કે તમારી સિસ્ટમ 50 હર્ટ્ઝ છે તેનો અર્થ એ કે તે તમારા 50 હર્ટ્ઝનું 4 ટકા થશે તેથી તે તમારું તે હશે જે તમે કહો છો તે તમારું 2 હર્ટ્ઝ છે બરાબર તેથી તે કિસ્સામાં ચાર ટકા આવર્તન વિચલનનો અર્થ થાય છે તે ખૂબ જ કઠોર આવર્તન 50 પર કઠોર થવા માટે વિચલિત થાય છે જે તે 48 થઈ જશે જો જનરેટિંગ 100 મેગાવોટ છે તો તે 100 મેગાવોટનો અર્થ પેદા કરશે જો તે છે તો પાવરમાં આ જ અધિકાર છે પરંતુ અથવા જો તે એકમ દીઠ હોય તો તમે વાલ્વ પોઝિશન અથવા પાવર આઉટપુટ બરાબર કહી શકો છો તેથી ટકાવારી આર ટકા પાવર આઉટપુટ ફેરફાર દ્વારા ટકાવારી ફેરફારની બરાબર છે બરાબર તેથી આ તમે સમીકરણ આપ્યું છે તે વધુ 1 પછીથી જોશું બરાબર હવે ધારો કે તમારી પાસે સમાંતરમાં બે જનરેટ કરનારા એકમો કાર્યરત છે પ્રથમ તમે સમજો પછી લખશે અને અન્ય વસ્તુઓ આપવામાં આવે છે ધારો કે બે પેદા કરનારા એકમો સમાંતરમાં કાર્યરત છે આ સમાંતર જનરેટિંગ યુનિટ દ્વારા લોડ શેરિંગ છે બંને જુદી જુદી સ્પીડ ડ્રોપ લાક્ષણિકતાઓ ધરાવે છે આ જનરેટરમાં આ પ્રકારની લાક્ષણિકતા છે આ જનરેટરમાં આ પ્રકારની લાક્ષણિકતા છે પરંતુ તે એક રેખીય છે બરાબર તેથી શરૂઆતમાં ધારો કે શરૂઆતમાં જનરેટર તે નજીવી આવર્તન 𝑓0 જમણી આવર્તન પર કાર્યરત છે તેથી તમે આ વસ્તુને આડી દોરો તેથી જ્યારે તે તમારા નજીવી આવર્તન 𝑓0 ચલાવી રહ્યું હોય ત્યારે તે સમયે તે પાવર ઉત્પન્ન કરતી હતી 𝑃𝑔1 આ એકમ 1 જનરેટિંગ પાવર 𝑃𝑔1 તે જ સમયે આ એકમ 2 અથવા જનરેટિંગ પાવર 𝑃𝑔2 તેથી આ 𝑃𝑔1 દીઠ એકમ 1 અને આ 𝑃𝑔2 દીઠ એકમ 2 છે જ્યારે તે નજીવી સિસ્ટમ આવર્તન પર કાર્યરત હોય ત્યારે કહો કે 𝑓0 કદાચ 50 હર્ટ્ઝ સિસ્ટમ માટે 50 હર્ટ્ઝ અથવા 60 હર્ટ્ઝ સિસ્ટમ માટે 60 હર્ટ્ઝ હોઈ શકે બરાબર હવે માનો હવે માની લો કે ભાર વધતાની સાથે લોડ વધી ગયો છે તેથી બંને જનરેટરોએ ભારને વહેંચવો પડશે ઉદાહરણ તરીકે ધારો કે માંગ 200 મેગાવોટની હતી ધારો કે અચાનક લોડ 200 થી વધીને 210 થઈ ગયો છે તેથી 10 મેગાવોટ વધ્યો છે અને આ 10 મેગાવોટ વહેંચવામાં આવશે અને ડ્રોપ મુજબ આ બે જનરેટરની લાક્ષણિકતા છે તેથી તેવી જ રીતે ધારો કે લોડ માંગમાં વધારો થયો છે તો આવર્તન ઘટશે માની લો કે આ 𝑓𝑐 તે યોગ્ય આપવામાં આવે છે આવર્તન બદલો 𝑓𝑐 તેથી તે કિસ્સામાં તમે ડ્રુપ લાક્ષણિકતા અનુસાર આ સમયે એક આડી રેખા દોરો છો આ જનરેટિંગ પાવર ક્ષીણ એ જ રીતે બે જનરેટિંગ પાવર ઉત્પન્ન કરે છે અર્થ એ થાય કે અને આવર્તનના આ ફેરફાર ને કારણે Δ𝐹 એ 𝑓0 − 𝑓𝑐 બરાબર હશે પરંતુ આ કિસ્સા માં Δ𝑃𝑔1 એ અને Δ𝑃𝑔2 એ બરાબર તેમ છતાં Δ𝐹 સમાન રહે છે પરંતુ Δ 𝑃𝑔2 અને Δ 𝑃𝑔1 ત્યાં સમાન છે સિવાય કે જ્યાં સુધી તેઓ ડ્રૂપ લાક્ષણિકતા ન હોય ત્યાં સુધી તેઓ જુદા હોય છે ત્યાં સુધી અને જ્યાં સુધી તેઓ સ્પીડ ડ્રોપ લાક્ષણિકતા સમાન નથી ત્યાં સુધી તે સમાન છે તેનો અર્થ એ કે આ Δ 𝑃𝑔2 Δ𝑃𝑔1 કરતા અલગ હશે અથવા ઉલટું જમણે તેથી તે કિસ્સામાં જો તમે આને કોલ કરો છો જો તમે આ કિસ્સામાં સ્પીડ ડ્રોપ લેવાનો પ્રયત્ન કરો છો તો આર Δ𝐹Δ 𝑃𝑔2 હશે જે 𝑅2 છે અને આ કિસ્સામાં 𝑅1 તમારા Δ𝐹Δ 𝑃𝑔1 જમણી બાજુ હશે તેથી સમાન રહેશે પરંતુ આ તમારા જનરેટર શેરિંગ પાવર શેરિંગથી અલગ હશે તેથી તે સમાંતર પેદા કરનારા એકમો દ્વારા લોડ શેરિંગ છે હું આશા રાખું છું કે આ તમે સમજી ગયા છો પરંતુ એક બાજુ આ છે જ્યાં તમે સામાન્ય રીતે બનાવી રહ્યા છો અમે તેને તમારા દીઠ એકમ બનાવીએ છીએ તેથી જ આ પાવર આઉટપુટ જનરેટ કરતું એકમ 1 અને આ પાવર આઉટપુટ જનરેટિંગ યુનિટ 2 છે અને આ બાજુ ફ્રીક્વન્સી હર્ટ્ઝ છે તે હર્ટ્ઝમાં આપવામાં આવી છે બરાબર તેથી ડ્રોપિંગ ગવર્નર લાક્ષણિકતાવાળા બે સમાંતર પેદા કરનારા એકમો દ્વારા લોડ શેરિંગ રાજ્યપાલની જમણી બાજુના બે જુદા જુદા ડ્રૂપ લાક્ષણિકતા હશે હવે આ બધી વસ્તુ ખરેખર આકૃતિ 7માં છે આ આકૃતિ 7 છે તેથી હવે આ બધી બાબતો મેં આગળ લખી છે હું તમને કહીશ કે તે બરાબર શું છે જો કે મેં કહ્યું હતું કે મેં તમારા માટે અહીં લખ્યું છે જો બે ડ્રોપિંગ ગવર્નર લાક્ષણિકતાવાળા એકમો ઉત્પન્ન કરતા હોય તો તે પાવર સિસ્ટમ સાથે જોડાયેલા હોય ત્યાં અનન્ય આવર્તન હોવી આવશ્યક છે જેમાં તેઓ લોડ પરિવર્તનને શેર કરશે તેથી આ એકમ આવર્તનની લાક્ષણિકતાઓ છે તેમ છતાં તેઓ સમાંતર જમણે કાર્ય કરે છે અને પરંતુ તેમની આવર્તન સામાન્ય છે કે જે તેઓ સામાન્ય આવર્તન જમણે ચલાવે છે તેથી આ કિસ્સામાં અને આ આકૃતિ 7 છે જે તમે કહ્યું હતું કે આ આકૃતિ 7 છે બરાબર શરૂઆતમાં તેઓ નજીવા આવર્તન ઓપરેટીંગ પર કાર્ય કરે છે આ નજીવી 𝑓0 પર હોય છે જ્યારે જ્યારે તેમાં ઓપરેટિંગ લોડ વધે ત્યારે આ થાય છે તેથી તમે કહી શકો છો તે બીજી આવર્તનનું સંચાલન આવર્તન ફેરફાર સિવાયનુ એક સામાન્ય આવર્તન છે તેથી તેઓ સામાન્ય આવર્તન પર કાર્યરત છે તેથી જનરેટિંગ યુનિટ્સ વચ્ચે યુદ્ધની કોઈ કમી રહેશે નહીં પરંતુ તમારા લોડના અચાનક વધારા માટે ફક્ત પાવર જનરેશન અલગ હશે બરાબર તેથી લોડમાં શું વધારો Δ𝑃𝐿 જનરેટિંગ યુનિટ ધીમું થવાનું કારણ બને છે અને રાજ્યપાલ તમે જેને કોલ કરો છો તે વધારશે જ્યાં સુધી તેઓ નવી સામાન્ય ઓપરેટિંગ આવર્તન સુધી પહોંચે ત્યાં સુધી તમારુ આઉટપુટ 𝑓𝑐 વસ્તુના પરિણામ તરીકે પહોચશે ખરેખર એક પાવર સિસ્ટમ કે જ્યારે લોડ ડિમાન્ડ વધે છે મેં તમને કહ્યું હતું કે લોડ ડિમાન્ડ જનરેટર્સમાં વધારો કરે છે ગમે તેટલી પાવર ડિમાન્ડ વધે છે તમારી પાસે બે કે તેથી વધુ જનરેટર્સ છે કે ડ્રૂપ લાક્ષણિકતા મુજબ જનરેટર પાવર શેર કરશે જે કંઇક ડ્રૂપ લાક્ષણિકતા સેટ કરશે તમે પેદા કરતા એકમો માટે કોલ કરો બરાબર તેથી દરેક એકમ દ્વારા લેવામાં આવેલા ભારની માત્રા ડૂપ લાક્ષણિકતા પર આધારિત છે ઉદાહરણ તરીકે ફક્ત આ ફિગર પરથી જ મેં તમને Δ 𝑃𝑔1 તે બરાબર છે તેથી Δ𝐹𝑅1 બરાબર તેથી આ તમારી ડેલ્ટા ઢાળ લાક્ષણિકતા છે તે છે કે તમારું 𝑅1 મૂળભૂત છે બરાબર Δ𝐹 તમારા Δ 𝑃𝑔1 અન્ય રીતે જે રીતે આપણે લખી રહ્યા છીએ Δ 𝑃𝑔1 બરાબર Δ𝐹𝑅1 છે એ જ રીતે આ માટે પણ 𝑅2 બરાબર Δ𝐹Δ 𝑃𝑔2 અથવા અન્ય રીતે આપણે Δ 𝑃𝑔2 લખી શકીએ તે Δ𝐹𝑅2 બરાબર છે આ સમીકરણ 2 છે અને આ સમીકરણ 3 છે હવે જો તમે સમીકરણ 2 ને સમીકરણ 3 દ્વારા વહેંચશો તો તમને મળશે અમને લાગે છે કે આ જનરેટર શેર કરવું તે ખરેખર ઉલટું પ્રમાણસર છે કારણ કે Δ𝑃𝑔 સામાન્ય ફેરફારમાં ગતિ નિયમન પરિમાણ માટે ઉલટું પ્રમાણસર હોય છે Δ 𝑃𝑔1𝑅1 ખરેખર બરાબર Δ 𝑃𝑔2𝑅2 તેથી આ સમીકરણ 4 છે બરાબર તેથી જો એકમોના નિયમનની ટકાવારી લગભગ સમાન હોય તો દરેક પેદા કરતા એકમના આઉટપુટમાં ફેરફાર તેની રેટિંગના પ્રમાણમાં લગભગ હશે તેનો અર્થ છે જો 𝑅 એ 𝑅2 ની બરાબર છે then Δ 𝑃𝑔1 એ Δ 𝑃𝑔2 ની બરાબર હશે નહીં તો યોગ્ય નથી હવે આ એક વસ્તુ છે આગળ એક એ છે કે તમારું નિયંત્રણ છે હું આશા રાખું છું કે આ ભૂંસીને લાક્ષણિકતાઓ માટે તેઓ શા માટે કરે છે તે દરેક ગવર્નર માટે તે ડ્રૂપ લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે મને લાગે છે કે તે હવે તમને સમજી શકાય તેવું છે તેના બદલે આઇસોક્રોનસ ગવર્નર અધિકાર અને તે પદ્ધતિને બદલે છે તેથી જનરેટિંગ એકમોના પાવરનુ આઉટપુટ પર નિયંત્રણ છે હવે તમારી પાસે જનરેટર પાવર ઉત્પન્ન કરશે પરંતુ તમારે આઉટપુટ જનરેટિંગ પાવરને કેવી રીતે કોલ કરવો તે નિયંત્રિત કરવું પડશે તેથી ફ્રીક્વન્સી અને લોડ વચ્ચેના સંબંધને ઇનપુટ બદલીને સરખુ સંતુલિત કરી શકાય છે જેમ કે લોડ સંદર્ભ સેટ બિંદુમાં બતાવ્યા પ્રમાણે જેને આકૃતિ 8 માં યુ કહેવામાં આવે છે તેથી આપણે તેના પર પાછા આવીશું તેથી આ ખરેખર સ્પીડ ચેન્જરનો ઉદ્દેશ્ય છે વિગતો યોજનાકીય રૂપે ચાલશે નહીં તે બતાવશે તે યુનિટનું આ આઉટપુટ એક ઇન્ટિગ્રેટર તરીકે કામ કરશે તે ખરેખર એક ઇન્ટિગ્રેટરના વિવિધ પ્રકારનું આઉટપુટ છે ફક્ત વિવિધ પ્રકારનાં નિયંત્રક જ નહીં તેથી આ સંદર્ભ લોડ કરશે તેથી સમાન બ્લોક ડાયાગ્રામ બધું આના જેટલું જ હતું ત્યાં સુધી કે જેવું હતું જો તે ત્યાં ન હોત તો એવું હતું કે આખું બ્લોક ડાયાગ્રામ સમાન રહે છે પરંતુ તમે જેને કોલ કરો છો તેને તમારે આઉટપુટને નિયંત્રિત કરવું પડશે જનરેટિંગ પાવર પાવર આઉટપુટ ઉત્પન્ન કરે છે તેથી તમારે લોડ સંદર્ભ સેટ બિંદુની જરૂર છે આ અમે તમને અધિકાર કહે છે તેથી આ લોડ રેફરન્સ સેટ પોઇન્ટ સાથે ગવર્નર અને ટર્બાઇનની યોજનાકીય આકૃતિ છે અને આવર્તન અને લોડ સંબંધને સમાયોજિત કરવા માટે લોડ રેફરન્સ કન્ટ્રોલ સાથે ગવર્નર અને આ તે છે જેને તમે કોલ કરો છો જો તમે પહેલાથી જ આ ભાગ જો તમે ટર્બાઇન અથવા જનરેટર નહીં કરો તો ફક્ત આ ભાગ જો તમે સરળ બનાવશો તો તે ખરેખર ΔF થઈ જશે એટલે કે 1R છે આ યુ પછી 11 𝑆𝑇𝑔 ΔE બનશે હવે તમે આને કોલ કરો છો તે આમાંથી આવી રહ્યું છે જો તમે આ ડાયાગ્રામ જોયો હોય તો જો તમે હમણાં જ પકડ્યો હોય તો હું તેને તમારા માટે જ જમણી બાજુ પકડી રાખીશ આ આકૃતિમાંથી ફક્ત આને પકડી રાખો સંદર્ભ નિર્દેશ બિંદુ વિના તમારી યોજનાકીય રેખાકૃતિ સંદર્ભ નિર્દેશ બિંદુ વિના યોગ્ય યોજનાકીય આકૃતિ છે અને જ્યારે તમને આપવામાં આવે છે ત્યારે તમે આ કોલ કરો છો જ્યારે તમને આ આપવામાં આવશે તેથી તમે તેને બનાવી શકો છો તેથી હું આ આકૃતિમાંથી તેને કેવી રીતે બનાવું છું ફક્ત હું ડાબે અને જમણે જઇશ નહીં કે આ ભાગનો કોર્સ આ ભાગ જમણી તરફ આવશે પરંતુ તે અહીંથી જ તેને જોવાનો પ્રયત્ન કરીશું તેથી ફક્ત આ યુ બાદબાકી કહે છે કે તમે જે સરળ કરો છો તે વત્તા અહીં કેવી હશે તે વસ્તુઓ હશે આ છે ΔE ખરેખર આ તમારું ΔE છે તેથી તેનો અર્થ એ કે આ આ રીતે ચાલે છે અને આ ΔE આ રીતે ચાલે છે તેથી જો તમે સરળ બનાવવાનો પ્રયાસ કરો છો તો તે તે જ હશે જેને તમે કોલ કરો છો આ બાજુ તમારી હશે આ બાદબાકી છે ΔF અને આ તે છે જેને તમે કહો છો તે માઇનસ યુ છે અને આ તમારું ΔE છે આ તમારી બાદબાકી છે ΔE બાદબાકી u અહીંથી જ આવશે આર માં અહીં આવશે કે પ્રતિસાદ ત્યાં આવશે પછી જો તમે તેને સરળ બનાવશો તો વસ્તુઓ કેવી છે કેવી વસ્તુઓ છે તેનો ફક્ત એક દેખાવ છે તેથી આ તમારા બાદબાકીને ΔF આ બાજુ આ બાજુ તમારામાં આર આવતા હોય ΔE બાદ તમારા છે અહીં હું લખી રહ્યો છું આ આર છે આ છે ΔE માઈનસ આ પ્રતિસાદ અહીં આવી રહ્યો છે તેથી તેનો અર્થ એ કે આ તમારું માઇનસ ચિન્હ છે તેથી તેથી તે છે તે તેથી 𝑆ΔE −KΔF − RKΔE RKu તેથી આઆ એક તમે આ બાજુ લાવો છો તેથી તમે ΔE સામાન્ય લો છો તેથી તે તમારું હશે 𝑆 𝑅𝐾Δ 𝑅𝐾𝑢 − 𝐾ΔF તેથી આર દ્વારા બંને બાજુ વહેંચો જો તમે એમ કરો છો તો હું તેને આ રીતે બનાવું છું તેથી આ છે 𝑇g સમાન છે હું મે તમને કહ્યું હતું કે ગવર્નર સમય સતત છે બરાબર અને આ રીતે અથવા જે રીતે આપણે બ્લોક ડાયાગ્રામ બનાવ્યો છે ઓ બનાવ્યા છે આ બાજુથી આપણે છીએ કારણ કે આ સમજણના હેતુ માટે યોગ્ય છે અને જ્યારે બ્લોક ડાયાગ્રામ બનાવતા હોય ત્યારે આપણે આ જમણી બાજુથી જઇએ છીએ જમણી બાજુએ આપણે તેને ડાબી બાજુ લાવીએ છીએ અને આ એક આપણે ફક્ત આ ભાગ પર લીધું છે ફક્ત આ ભાગ આ પછીથી જોશે ફક્ત આ ભાગ પછીથી જમણી બાજુ જોશે ખૂબ આભાર અમે પાછા આવીશું